નમસ્તે અને સ્વાગત છે સુરક્ષિત સિસ્ટમ્સ એન્જિનિયરિંગ અભ્યાસક્રમના આ પ્રદર્શનમાં તો આપણે heap કેવી રીતે કાર્ય કરે છે તે માટે બીજું નિદર્શન જોઈ રહ્યા છીએ આપણે એક નાનો પ્રોગ્રામ લઈશું જે તમે તમારા વર્ચ્યુઅલબોક્સથી ડાઉનલોડ કરી શકો અને આ પ્રોગ્રામને તમારા વર્ચ્યુઅલબોક્ષથી પ્રાધાન્યરૂપે રન કરી શકો પ્રોગ્રામને t1 c કહેવામાં આવે છે અને તે ખૂબ જ નાનો પ્રોગ્રામ છે તો તે શું કરે છે કે આપણે બે પોઇન્ટર નિર્ધારિત કરીએ છીએ x અને y બંને કેરેક્ટર પોઇન્ટર છે આપણે પહેલા x માટે 15 બાઇટ્સ મૅલોક કરીએ છીએ અને પછી આપણે x ને મુક્ત કરીએ છીએ પછીથી આપણે y પણ 13 બાઇટ્સ મૅલોક કરીએ છીએ અને પછી આપણે y મુક્ત કરીએ છીએ આ એક ખૂબ જ સરળ પ્રોગ્રામ છે અને ચાલો જોઈએ કે તે ખરેખર કેવી રીતે એક્ઝેક્યુટ કરે છે તો આપણે ખરેખર આ બે પ્રિન્ટએફ સ્ટેટમેંટોમાં જે છાપીએ છીએ તે છે x અને y નું સરનામું પહેલા જેવું આપણે સાફ કરીશું અને બનાવીશું અને પ્રોગ્રામ રન કરીશું અને તમે અહીં જે આશ્ચર્યજનક રીતે જોશો તે એ છે કે x અને y બંને એક સરખું સરનામું મેળવે છે તેથી આનો અર્થ એ છે કે x ને અનુરૂપ ડેટા y દ્વારા એક્સેસ કરી શકાય છે અને તેવી જ રીતે y ને અનુરૂપ ડેટા x દ્વારા એક્સેસ કરી શકાય છે આ કારણ એવું બને છે કે x અને y એક જ સરનામું મેળવે છે તેમજ આંતરિક રીતે પીટીમેલોક સૂચિમાં ડેટાના તમામ મુક્ત ભાગનું સંચાલન કરે છે તેથી જ્યારે આપણે 15 બાઇટ્સનો x મૅલોક કરીએ છીએ ત્યારે આપણી પાસે x ને લગતા heap માં ડેટાનો એક ભાગ હોય છે જ્યારે x મુક્ત થાય છે ત્યારે આ મૅલોક ને લિંકડ લીસ્ટ નો ભાગ મળે છે કારણ કે આ પહેલો મૅલોક છે જે પ્રોગ્રામમાં કરવામાં આવેલ છે તેથી સમયના આ ચોક્કસ પોઇન્ટ પર લિસ્ટમાં ફક્ત એક ભાગ છે જે ઉપલબ્ધ છે અને તે ભાગ છે x હવે જ્યારે મૅલોક ને ફરીથી બોલાવવામાં આવે છે ત્યારે પીટીમેલોક પ્રથમ આ ફ્રી લિસ્ટમાં તપાસ કરશે અને ઓળખો કે ત્યાં કોઈ ભાગ છે જે આ વિનંતીને સંતોષી શકે છે હવે આ ચોક્કસ કેસમાં આપણી પાસે એક સૂચિ છે અને તે સૂચિમાં આપણી પાસે એક ભાગ છે જે ફ્રી x ભાગને અનુરૂપ છે અને તેથી આ ભાગ y ને ફાળવવામાં આવે છે તેથી અહીં એવું થશે કે y અને x મેમરીનો સમાન ભાગ પ્રાપ્ત કરશે અને તેથી x અને y નું સમાન સરનામું હશે અને આ જ કારણ છે કે x અને y સમાન સરનામું થાય વિનંતી કરાયેલ મૅલોક ના કદના આધારે હવે અલબત્ત પરિણામ બદલાશે હવે આ ચોક્કસ કેસમાં 15 અને 13 પ્રમાણમાં નજીક છે તેથી તે સમાન ફ્રી સૂચિમાં આવે છે જો ઉદાહરણ તરીકે આપણે કંઈક વધારે ફાળવેલ હોત તો ચાલો આ પ્રમાણે 32 બાઇટ્સ કહીએ તો મૅલોક મેમરીનો મુક્ત કરેલો ભાગ ફરીથી વાપરી શકશે નહીં જે ફક્ત x માંથી મુક્ત થયો હતો અને કંઈક મોટું ફાળવવાનું રહેશે અને તેથી જો આપણી પાસે 15 અને પછી 32 જે x અને y ના મૅલોક દ્વારા વિનંતી કરવામાં આવ્યા હતા તે વિવિધ ટુકડાઓ મેળવશે તેથી આપણે આને કંઈક આ દ્વારા ફરીથી ચકાસી શકીએ છીએ અને આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે x અને y ના વિવિધ સરનામાં છે જેનો અર્થ એ કે તેઓ મેમરીના વિવિધ ભાગોને ફાળવવામાં આવ્યા છે એ જ રીતે જો આપણે કોઈ ત્રીજો પોઇન્ટર વ્યાખ્યાયિત કરેલ અને ફાળવેલ હોત અને ફક્ત 15 બાઇટ્સ માટે વિનંતી કરીશું તો આપણે જોશું કે x અને z એ મેમરીનો સમાન ભાગ મેળવશે અને તે જ સરનામું હશે જ્યારે y નું અલગ સરનામું હશે તો આપણે તેને આ રીતે રન કરી શકીએ છીએ તેથી આ z હોવું જોઈએ હકીકતમાં આપણે જે જોઈએ છીએ તે એ છે કે x અને z ને એક જ સરનામું મળ્યું છે કારણ કે z ને એ ભાગ ફાળવવામાં આવ્યો છે જે x દ્વારા મુક્ત કરવામાં આવ્યો છે કારણ કે તે x માટે શ્રેષ્ઠ ફિટ હતું જ્યારે y ને હજુ પણ એક ભાગ મળશે જે x કરતા અલગ હતો આભાર